આપણેઅમે પાવર સિસ્ટમ વિશ્લેષણ તરીકે આ કોર્સ શરૂ કરીશું પાવર સિસ્ટમ એ ભારતમાં વિભિન્ન સ્થળો માટે ખાસ કરીને એક મુખ્ય કોર્સ પાવર સિસ્ટમ વિશ્લેષણ છે તે ત્રીજા વર્ષનો અંડરગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કોર્સ છે તે એક મુખ્ય કોર્સ છે અને અમે આ કોર્સ માટે કેટલાક મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવાનો પ્રયત્ન કરીશું મૂળભૂત રીતે કે તમારી પાવર સિસ્ટમ ખરેખર પૃથ્વી પરની સૌથી મોટી માણસની બનાવેલી ગતિશીલ સિસ્ટમ છે શરૂઆતમાં અમે પાવર સિસ્ટમ્સના બંધારણ અને કેટલાક અન્ય પાસાઓ વિશે ચર્ચા કરીશું તેથી પ્રથમ વસ્તુ એ છે કે સામાન્ય રીતે ત્યાં 3 વિભાગ છે જેને આપણે પાવર સિસ્ટમ જનરેશનમાં ધ્યાનમાં લઈએ છીએ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમના મુખ્ય ઘટકો છે તેથી જનરેટિંગ સ્ટેશન અને વિતરણ પ્રણાલીઓ ટ્રાન્સમિશન લાઇનો દ્વારા જોડાયેલ છે સામાન્ય રીતે ટ્રાન્સમિશન લાઇન મુખ્ય ભાર કેન્દ્રો વચ્ચે વોલ્ટેજ લાઇનો દ્વારા પાવરનું બલ્ક ટ્રાન્સફર સૂચવે છે અને વિતરણ સિસ્ટમ મુખ્યત્વે લોઅર વોલ્ટેજનેટવર્કદ્વારા ગ્રાહકોને આ શક્તિ પહોંચાડવા માટે જવાબદાર છે તેથી ઉત્પાદન પછી ટ્રાન્સમિશન અને પછી વિતરણ આ 3 મુખ્ય ઘટકો છે અથવા આ પાવર સિસ્ટમનો મુખ્ય ભાગ છે તેથી આગળ આપણે પાવર સિસ્ટમના તે યોજનાકીય આકૃતિ પર ધ્યાન આપીએ જો આપણે પાવર સિસ્ટમના તે યોજનાકીય આકૃતિ પર ધ્યાન આપીએ તો પ્રથમ એક મોટું જનરેટિંગ સ્ટેશન છે મુખ્યત્વે તેઓ થર્મલ હાઇડ્રો અથવા અણુશક્તિ મથક હોઈ શકે છે પછી અમારી પાસે એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે સામાન્ય રીતે પાવર સિસ્ટમમાં ટર્મિનલ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તે ચોક્કસપણે મશીન અને જનરેટરની શક્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતાના રેટિંગ આધાર રાખે છે સામાન્ય રીતે તે 10 8 kV અથવા 11 kV અથવા થોડુંક વધારે હશે 11 2 kV તે થર્મલ પાવર પ્લાન્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટ અથવા અણુશક્તિ પ્લાન્ટમાં પાવરના જનરેટરની ડિઝાઇન પર આધારિત છે પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જ્યાં વોલ્ટેજ આગળ વધશે ત્યાં ટ્રાન્સમિશન સિસ્ટમ આવી રહી છે તે 400 kV અથવા 220 kV હશે જ્યારે તે પછી આ ટાઇ લાઇન થી અન્ય સિસ્ટમ સાથે જોડાય છે ટાઇ લાઇનનો અર્થ એ છે કે તે મૂળ રૂપે 3 તબક્કો ટ્રાન્સમિશન લાઇન છે અને તે ફક્ત એક નિર્દેશક ચિહ્ન દ્વારા દર્શાવે છે કારણ કે ટ્રાન્સમિશન સિસ્ટમ એ સંતુલન પાવર સિસ્ટમ છે તેથી ફક્ત એક જ નિર્દેશક ચિહ્ન દ્વારા આ બતાવી રહ્યું છે કે જે બીજી સિસ્ટમમાં જોડે છે અન્ય સિસ્ટમ એટલે કે અન્ય પાવર સિસ્ટમ તે કદાચ પાવર કદાચ તે અન્ય પાવર સિસ્ટમ સાથે જોડાયેલ છે અથવા તે કનેક્ટેડ છે અથવા તે બીજા સબસ્ટેશનમાં જાય છે ક્યાંક પછી તમારી પાસે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છેતેનો અર્થ એ કે વોલ્ટેજ નીચે ઉતરશે 132 kV અથવા 66 kV આ ભાગ જેને આપણે સબ ટ્રાન્સમિશન સિસ્ટમ કહીએ છીએ તે પછી તેઓ અહીં મોટા ઔદ્યોગિક ગ્રાહકો દર્શાવે છે ઘણા ઔદ્યોગિક ગ્રાહકો મોટા ગ્રાહકો છે તેમને વોલ્ટેજ સ્તર 132 kV અથવા 66 kVકેવી પર વીજ પુરવઠોની જરૂર છે તેથી જ તેને આ રીતે બતાવવામાં આવે છે તે પછી અને અહીં નાના સ્થાનિક સ્વતંત્ર વીજ ઉત્પાદકો પણ છે કદાચ ખાનગી પાર્ટીઓ ત્યાં છે જે પાવર ઉત્પન્ન કરતી હતી તેમની શક્તિ આ તેઓ તેમના પેદા કરતા એકમની આ જ વસ્તુ બનાવી રહ્યા છે અને અહીં પણ તમારી પાસે આ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સાઇટ પર જનરેટ કરે છે અને વોલ્ટેજ કાં તો 66 અથવા 132 kV સુધી વધારવામાં આવશે અને તેઓSUBટ્રાન્સમિશન સિસ્ટમ પરપણ પાવર ઇન્જેક્શન આપી રહ્યા છે આ સ્થાનિક સ્વતંત્ર શક્તિ ઉત્પાદકો છે જે આપણે ખાનગી પક્ષોને માનીએ છીએ ત્યારબાદ 132 અથવા 66 કેવીથી નીચે જશે અને પછી પ્રાથમિક વિતરણ સિસ્ટમ આવશે પ્રાથમિક વિતરણ પ્રણાલીનો અર્થ છે કે તે 33 kV અથવા 11 kV હશે અહીં મધ્યમ મોટા ગ્રાહકો પણ કેટલાક નાના ઉદ્યોગો અથવા મધ્યમ મોટા ગ્રાહકો હોઈ શકે છે જેમને વોલ્ટેજ સ્તર પર 33 અથવા 11 kV ની જરૂર હોય છે તેથી તે વસ્તુ પણ જોડાયેલ તેથી આની જેમ બતાવવામાં આવ્યું અને અહીં પણ આ વોલ્ટેજ સ્તર 11 kV અથવા 33 kV પર તેમની પાસે નાના એમ્બેડેડ જનરેટર છે પવન જનરેટર ધારો કે આ પવન શક્તિ તે ઉપયોગીતાઓ હોઈ શકે અથવા તે ખાનગી પક્ષો પણ હોઈ શકે અને આ જનરેટરની માલિકી ખાનગી છે તેમના કહેવા પ્રમાણે અમે જનરેટર બનાવ્યાં છે આપણે સૌર શક્તિ ને જાણીએ છીએ અન્ય ડિસ્ટ્રિબ્યુટર જનરેટિંગ યુનિટને પણ કોઈ સમસ્યા નથી સૌરના કિસ્સામાં AC થી DC માં રૂપાંતર કરવું પડે છે પરંતુ બતાવ્યા મુજબ AC પાવર ઇન્જેક્શન કરવામાં આવશે ફક્ત તે જ સમય માટે તમે માનો કે ફક્ત પવન જનરેટર છે અને અહીં પણ આ એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે અને પાવર ઇન્જેક્શન આપવામાં આવ્યું છે આનો અર્થ એમ આ બાજુ પણ નાના એમ્બેડેડ જનરેટર બંને બાજુ છે અને પછી આ સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે ત્યાં વોલ્ટેજ ત્યાં 400V હશે માઉન્ટ થયેલ 4 ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર કદાચ તમારા કોલાજની નજીક તમારા ઘરની નજીક જોયા હશે તેથી તે ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે 400V થી 11 kV કદાચ 433 V તેથી આ નાના ગ્રાહકો છે કે 400 V 3 તબક્કા અથવા 230 તબક્કા દીઠ આ કિસ્સામાં જો તે લાઇન વોલ્ટેજથી લાઇન હશે તો તે 400 V અથવા 430 V હશે અને જો તે એક જ તબક્કો છે તો તટસ્થ તરફ દોરશે તો તે 400 હશે જો તે430 √3 છેઅથવા જો તે 430 છે પછી430 √3 સાચું હશે મેં હમણાં જ 230 વોલ્ટ દીઠ તબક્કા લખ્યા છે આ એક યોજનાકીય આકૃતિ છે જે તમે પાવર સિસ્ટમ સંપૂર્ણ પણે તરીકે જાણો છો આ ફક્ત દર્શાવે છે કે પાવર સિસ્ટમ કેવી રીતે છે જનરેશન સ્ટેશનથી ટ્રાન્સમિશન અને સબ ટ્રાન્સમિશન સિસ્ટમ્સ ની વચ્ચે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ સુધી ખાસ કરીને 132 અથવા 66 kV અથવા ટ્રાન્સમિશન લાઇન અમે તેને સબ સબ ટ્રાન્સમિશન સિસ્ટમ તરીકે કહી રહ્યા છીએ પછી પાવર સિસ્ટમનો આ ભાગ જુઓ જો તમે આના જેવા નાના લંબચોરસ બોક્સ જુઓ તે મૂળરૂપે સર્કિટ બ્રેકર્સ છે અને ધારો કે તમારી પાસે જનરેટિંગ સ્ટેશન છે જો આપણી પાસે આ બધા ટ્રાન્સફોર્મર્સ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જનરલ ટ્રાન્સફોર્મર આ મેં ફક્ત બતાવવા માટે દોર્યું છે કે પાવર સિસ્ટમનો એક ભાગ છે પછી તે બધા સબ સ્ટેશન પર આવી રહ્યા છે આ લાઇનો અહીં અને ત્યાં સબ સ્ટેશન પર આવી રહી છે અને ફરીથી અહીં તે આ બધું છે જે તે લોડ પર જઇ રહ્યું છે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે આ તે જ વસ્તુ છે જે લોડ ને રાખે છે અને આ બધા લોડ બતાવી રહ્યાં છે અને અહીં પણ તે કદાચ સિસ્ટમના બીજા ભાગમાં જઇ શકે છે તેથી બાકીની સિસ્ટમ માટે અને આ જડિત જનરેટર્સ છે ઉદાહરણ તરીકે વિન્ડ પાવર જનરેટર આ પાવર સિસ્ટમના ભાગની એક સરળ રચના છે અને તે મૂળભૂત રીતે આ સૌથી સહેલો રસ્તો હોઈ શકે છે પરંતુ પાવર નેટવર્કમાં તમારી પાસે ઘણા બધા જનરેટર છે અને તેથી ઘણી ટ્રાન્સમિશન લાઇન્સ અને તે આપણે જુઓ જ્યારે તમે બધી બાબતોને રીતે હલ કરવી તે જાણશો જ્યારે આપણે શરૂ કરીશું તે વસ્તુ જેને કહેવાય છે પાવર ફ્લો અથવા લોડ ફ્લોસ્ટડીઝ આ પાવર સિસ્ટમના ભાગની આ ચીજોનો આભાસી આકૃતિ છે આગળ એક એ છે કેસબ ટ્રાન્સમિશન સિસ્ટમમાંથી આ લાક્ષણિક વિતરણ પ્રણાલી છે 3 H રેખાઓ મેંબનાવેલી છે તેનો અર્થ એ છે કે ત્યાંતબક્કાની લાઇન છે અને જ્યારે આવી 2 વસ્તુઓ ત્યાં છે જે એક તબક્કો છે કારણ કે કેટલીકવાર તમને 3 તબક્કાની જરૂર હોય છે ખાસ કરીને વ્યાપારી તબક્કાઓ માટેઅમારે3 તબક્કા વીજ પુરવઠોની જરૂર હોય છે પરંતુ રહેણાંક વિસ્તારોમાં રહેણાંક કહે છે કે તમારે કયા ઘરની જરૂર છે 2 સિંગલ ફેઝ વીજ પુરવઠો આ ફ્યુઝ છેઅને ઉદાહરણ તરીકે આ 6611kV છે આ બધી વસ્તુઓ સર્કિટ બ્રેકર્સના છે આ પુનર્પ્રાપ્તિ કરનારાઓ છે જે તે વધારાના ફીડરો પર જઇ રહ્યું છે અને આ બધા ટ્રાન્સફોર્મર આ પોલ માઉન્ટ થયેલ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે તે 11 છે મેં11 kV 400V લખ્યા છેઅથવા તે11 kV 430અથવા 440 V પણહોઈ શકે છે આ બધા પોલ માઉન્ટ થયેલ વિતરણ ટ્રાન્સફોર્મર છે અને આ સેક્શન પોઇન્ટ છે આ સેક્શન પોઇન્ટ છે તે કદાચ આ વસ્તુ ખોલી શકે છે છે અને બીજી વાત એ છે કે આ તમારું સામાન્ય રીતે ખુલ્લું ટાઇ સ્વિચ છે તેથી આ એ છે આ ટાઇ સ્વિચનો અર્થ એ છે કે આ તમારા 3 તબક્કાના મૂળ રૂપે 3 તબક્કાની લાઇન છે પરંતુ એક વિભાગીય ત્યાં હશે જો તમે મારો અર્થ છે જો તમે જાતે જ ચલાવવા માંગતા હોવ તો ખરું આજકાલ તમારું તે તમને ખબર હશે કે તે તમારી કંટ્રોલ તકનીકને વ્યવહારુ બનાવે છે તે આપમેળે ચાલુ અથવા બંધ થઈ શકે છે પરંતુ શા માટે આ સામાન્ય રીતે ખુલ્લું છે બંને બાજુ દ્વારા જ્યારે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને ત્યાં કોઈ દોષ નથી અથવા લાઇનની કોઈ વય નથી ત્યારે બાબતો છે પરંતુ માનો માની લો કે કંઈક થયું જેવું કંઈક ખામી અહીં આવી છેઅથવા અહીં કોઈ ખામી સર્જાઇ છે પછી શું આવે છે અને કરે છે તે આ લાઇનને અલગ કરી શકાય છે આને અલગ કરી શકાય છે અને આને આ રીતે બંધ કરવું જોઈએ કે આ દ્વારા શક્તિ આવી શકે અને તે સપ્લાય કરી શકે છે જેનાથી તેઓ તમારા અસરગ્રસ્ત ઝોનને અસર કરે છે પરંતુ જલદી તમે આ ખોલશો આ ભાગ અસરગ્રસ્ત છે કારણ કે આમાંથી શક્તિ આવશે પરંતુ જ્યારે અહીં કંઈક થયું છે ત્યારે આ ભાગને શક્તિ મળશે નહીં તો ધારો કે આ ખુલ્લું છે અને તમે તેને બંધ કરો તેથી શક્તિ આ બાજુથી આવશે તેથી તેથી જ તેને સામાન્ય રીતે ખુલ્લા ટાઇ સ્વીચો કહેવામાં આવે છે અને આ કંઈક ગૌણ વિતરણ પ્રણાલી માટે લખાયેલું છે તેથી આ બધા ધ્રુવ છે જે તમારા ટ્રાન્સફોર્મર પર માઉન્ટ થયેલ છે અને અહીં તે6611 કેવીબતાવી રહ્યું છે પરંતુ ઘણા ભાગો અથવા પર્વતીય ક્ષેત્ર તે 11 kV ન હોઈ શકે કેટલાક કિસ્સાઓમાં તેમાં નીચા વોલ્ટેજનું સ્તર 6 6 kV હોઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં પણ 3 3 કેવી અધિકાર છે પરંતુ આ વસ્તુમાં 11 kV મોટા ભાગના તમે જોઈ શકો છો તે સ્થાનોનું અને આલાક્ષણિક વિતરણ પ્રણાલીનોયોજનાકીય આકૃતિછે તેથી પાવર સ્ટેશન અથવા પાવર સિસ્ટમ જનરેટ કરતી સાઇટ્સ પછી ટ્રાન્સમિશન અને પછી ડિસ્ટ્રિબ્યુશનસાઇટ અધિકારવિશે આપણે થોડી ચર્ચા કરી છે આગળ તે છે એકબીજા સાથે જોડાવાના કારણો છે કારણ કે ઘણી પાવર સિસ્ટમ તેઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે તેથી જનરેટિંગ સ્ટેશન અને વિતરણ સિસ્ટમ ટ્રાન્સમિશન લાઇનો દ્વારા જોડાયેલ છે તે હોવું જોઈએ કારણ કે જથ્થાબંધ શક્તિ ફક્ત ટ્રાન્સમિશન લાઇન દ્વારા સ્થાનાંતરિત થશે કોઈ ચોક્કસ ક્ષેત્રની તે ટ્રાન્સમિશન સિસ્ટમ કહે છે કે રાજ્યને ગ્રીડ તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો છો તમે કોઈને પણ વ્યાખ્યાયિત કરી શકો છો અન્ય રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો છો પરંતુ સામાન્ય રીતે ટ્રાન્સમિશનનો ચોક્કસ વિસ્તાર હોય છે ધારો કે તેનું કારણ ઉદાહરણ તરીકે ધારો રાજ્યને ગ્રીડ તરીકે ઓળખવામાં આવે છે હવે જુદા જુદા ગ્રીડ ટાઇ ટાઇન્સ દ્વારા જોડાયેલા છે ટાઇ લાઇન એટલે તે means તબક્કાની ટ્રાન્સમિશન લાઇન છે પ્રાદેશિક ગ્રીડ બનાવવા માટે જેને પાવર પૂલ પણ કહેવામાં આવે છે અધિકાર છે આ ખરેખર પાવર પૂલ છે તેથી ત્યાં વિવિધ ગ્રિડ્સ જેથી ટાઇ લાઈન દ્વારા આંતર જોડાશેતેનો અર્થ એ કે 3 તબક્કાની લાઈન કે તે પ્રાદેશિક ગ્રીડ પણ બનાવશે અને આને પાવર પૂલ પણ કહેવામાં આવે છે અને વિવિધ પ્રાદેશિક ગ્રીડ રાષ્ટ્રીય ગ્રીડ રચવા માટે આગળ જોડાયેલા છે તેથી ટ્રાન્સમિશન સિસ્ટમ ખાસ કરીને ગ્રીડ તરીકે જાણે છે અને જુદા જુદા ગ્રીડ 3 તબક્કા સાથે જોડાયેલા છે જે ટાઇ લાઇન છેએનો અર્થ એ કે તેઓ એક સાથે જોડાય છે 2 ગ્રિડ્સ તમે જાણો છો તે એકબીજા સાથે જોડાયેલા છે તેથી ટાઇ લાઇનો દ્વારા પ્રાદેશિક ગ્રીડ બનાવવા માટે અને વિવિધ પ્રાદેશિક ગ્રીડને રાષ્ટ્રીય ગ્રીડથી આગળ કનેક્ટ કરવામાં આવ્યા છે તેથી આ આ છે જેનો તમે જાણો છો તે અર્થ છે તમે જેને તે ગ્રીડ પ્રાદેશિક ગ્રીડ અને રાષ્ટ્રીય ગ્રીડ તરીકે કહો છો તેથી તે પછી એકબીજા સાથે જોડાવાનું કારણ છે હવે સહકારી સહાય એક આયોજિત લાભ એ એકબીજા સાથે જોડાયેલા ઓપરેશનનો છે કારણ કે જ્યારે 3 પૂલ પાવર સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાયેલી હોય છે તેથી મૂળભૂત રીતે આ સહકારી સહાય માટે છે ઇન્ટરકનેક્ટેડ આપરેશન હંમેશા આર્થિક અને વિશ્વસનીય છે યોગ્ય છે વધુ આપણે પછીથી જોશું જ્યારે આપણે જુદા જુદા વિષય પર આવીશું તેથી તે હંમેશાં આર્થિક અને ખૂબ જ વિશ્વસનીય યોગ્ય છે આ વસ્તુ માટે ઇન્ટરકનેક્શનનો આર્થિક ફાયદો એ છે કે દરેક ક્ષેત્રમાં અનામત ઉત્પાદન ક્ષમતા ઘટાડવી આ ક્ષણે વિગતો તે જ છે કે હું આપું છું કે તમારી મૂળ બાબત જ્યારે આપણે કોઈ બીજા વિષય પર આવીશું ત્યારે અમે વાત કરી શકીશું પછીથી પરંતુ દરેક ક્ષેત્રમાં અનામત ઉત્પાદન ક્ષમતા ઘટાડવા માટે ઇન્ટરકનેક્શનનો આર્થિક લાભ મારો અર્થ એ છે કે દરેક ક્ષેત્રનો અર્થ તે પાવર સપ્લાય સિસ્ટમનો એક ભાગ છે તેથી જ્યારે ઘણી બધી પાવર સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાયેલી હોય છે તેથી તે કિસ્સામાં દરેક ક્ષેત્રમાં અનામત ઉત્પાદન ક્ષમતા ઓછી થઈ શકે છે પછીથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ જો કોઈ ક્ષેત્રમાં અચાનક લોડ વધારો અથવા ઉત્પત્તિમાં નુકસાન થાય છે તો બાજુના એકબીજા સાથે જોડાયેલા વિસ્તારોમાંથી વીજ ઉધાર લેવાનું શક્ય છે તે આના જેવું કંઈક છે ઉદાહરણ તરીકે ધારો કે તમારી પાસે છે આ એક પાવર સિસ્ટમ છે કહો વિસ્તાર 1 ધારો કે તે બીજા એક ક્ષેત્ર 2 સાથે જોડાયેલ છે ધારો કે તે બીજા એક ક્ષેત્ર 3 સાથે જોડાયેલ છે માનો કે ત્યાં એક છે કહો વિસ્તાર 4 તે પણ જોડાયેલ છે તે પણ જોડાયેલ છે કહો આ પણ જોડાયેલું છે તો ધારો કે ત્યાં 4 ક્ષેત્ર છે 4 વિવિધ વસ્તુ પરંતુ તે બધા જોડાયેલા છે તે બધા એકબીજા સાથે જોડાયેલા છે જો ધારો કે દરેક વિસ્તાર પાસે પોતાનો પાવર સિસ્ટમ છે તે અહીં છે તે ક્ષેત્ર 1 ક્ષેત્ર 2 ક્ષેત્ર 3 ક્ષેત્ર 4 દરેક એક પાવર સિસ્ટમ છે દરેકની વીજ માંગ હોય છે દરેક જનરેટ યુનિટ પાવર ઉત્પન્ન કરી રહ્યું છે સપ્લાય કરવા માટે તે ભાર છે અહીં પણ ધારો કે કેટલીકવાર તે થઈ શકે છે તમારા ક્ષેત્રને તે અન્ય વિસ્તારોમાંથી પાવરની જરૂર છે કારણ કે અહીં લોડ માંગ વધુ છે પરંતુ તે ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી છે તેથી તે સમયે આ વિશિષ્ટ વિસ્તાર આ 3 વિસ્તારોમાંથી પાવર ઉધાર અથવા ખરીદી શકે છે જો તે એકબીજા સાથે જોડાયેલ છે તેનો અર્થ એ કે જોકે ભાર વધુ અને જનરેશન ઓછો છેએનો અર્થ એ કે તે અનામત ક્ષમતા ઓછી છે પરંતુ તે ધારી શકે છે કે આ પાવર સિસ્ટમ તેમની પાસે પૂરતી અનામત ક્ષમતા છે તે પછી તે અન્ય એકબીજા સાથે જોડાયેલી અન્ય એકબીજા સાથે જોડાયેલી પાવર સિસ્ટમમાંથી શક્તિ ઉધાર લઈ શકે છે તેથી આ તે છે જે તમારો ફાયદો છેતેનો અર્થ એ કે એકબીજા સાથે જોડાયેલા અર્થશાસ્ત્રનો ફાયદો એ છે કે દરેક ક્ષેત્રમાં અનામત ઉત્પાદન ક્ષમતા ઘટાડવી હવે જો કોઈ વિસ્તારમાં લોડ અથવા ઉત્પાદન ને નુકસાનમાં અચાનક વધારો થાય છે તો સંલગ્ન એકબીજા સાથે જોડાયેલા ક્ષેત્રમાંથી શક્તિ ઉધાર લેવાનું શક્ય છેતેનો અર્થ છે કે ધારો કે ભાર વધ્યો છે મેં તમને કહ્યું હતું કે તે આ અથવા આ પાવરમાંથી આ 3 પાવર સિસ્ટમ્સમાંથી શક્તિ ઉધાર લઈ શકે છે અથવા માની લો કે તમારી પાસે ઉદાહરણ છે ઉદાહરણ તરીકે અહીં તમારી પાસે 5 જનરેટિંગ યુનિટ છે કહે છે 5 જનરેટિંગ યુનિટ છે માની લો કે જનરેટિંગ યુનિટમાંથી કોઈ એક સાચું છે તે અચાનક બંધ થઈ ગયું છે મતલબ પાવર ઉત્પાદન નું નુકસાન તેથી 4 યુનિટ છે તેથી લોડ જનરેશન ઘણું ઓછું હશે લોડ વધુ હશે તેથી આ સંલગ્ન વિસ્તારોમાંથી એકબીજા સાથે જોડાયેલ વીજ પુરવઠો સિસ્ટમોમાંથી કે આ વધારાના ભારને આ પાવર સિસ્ટમમાંથી સપ્લાય કરી શકાય છે તેથી જો તેઓ એમ ધારી રહ્યા હોય કે તેમની પાસે પૂરતી ઉત્પન્ન ક્ષમતા યોગ્ય છે જેમ કે તેઓ આ વધારાની લોડ પૂરી પાડી શકે છે જો કોઈક્ષેત્રમાંઅચાનકભારણ વધવા અથવા ઉત્પાદનનું નુકસાન થાય છે તો સંલગ્ન એકબીજા સાથે જોડાયેલા વિસ્તારોમાંથી વીજ ઉધાર લેવાનું શક્ય છે તેથી આ એકબીજા સાથે જોડાયેલા ઓપરેશનનો મોટો ફાયદો છે સ્પિનિંગ રિઝર્વ તરીકે ઓળખાતા દરેક ક્ષેત્રમાં ઉત્પાદનની ક્ષમતાની ચોક્કસ માત્રામાં અચાનક વધારાને પૂર્ણ કરવા માટે છે મારો મતલબ અચાનક ભાર વધે છે અને શરૂઆતમાં આપણે આ વધારાના લોડને સપ્લાય કરવા માંગીએ છીએ અનેતેનો અર્થ એ કે સ્પિનિંગ રિઝર્વ તરીકે ઓળખાતા દરેક ક્ષેત્રમાં ઉત્પાદન કરવાની ક્ષમતાની ચોક્કસ રકમ આવશ્યક છે આમાં સામાન્ય ગતિએ ચાલતા જનરેટર્સ હોય છે અને તત્કાળ વીજ પુરવઠો આપવા માટે તૈયાર હોય છે આનો અર્થ છે કે મારો મતલબ કે તેઓએ મારો અર્થ જલદી જલ્દીથી ભાર વધશે આ જનરેટર તેઓનો અર્થ સ્પિનિંગ રિઝર્વે છે આનો અર્થ એ છે કે આ સામાન્ય ગતિએ ચાલતા જનરેટરનો સમાવેશ કરે છે અને તત્કાળ વીજ પુરવઠો આપવા માટે તૈયાર છે ઉદાહરણ તરીકે ગેસ ટર્બાઇન અને હાઇડ્રો જનરેટરને સ્પિનિંગ રિઝર્વે તરીકે રાખવું હંમેશાં વધુ સારું છે કારણ છે કે ગેસ ટર્બાઇન્સ તરત શરૂ કરી શકાય છે અને ફક્ત 3 મિનિટ અથવા ઓછા સમયમાં લોડ કરી શકાય છે કારણ કે તે ખૂબ જ શક્તિ ઉત્પન્ન કરે છે તે ખૂબજ છે ગેસ ટર્બાઇન અથવા હાઇડ્રો યુનિટ પણ વધુ ઝડપી થઈ શકે છે છે તેથી આ ગેસ ટર્બાઇન અને હાઇડ્રોજન આ 2 જનરેટ કરે છે તમે જેને વીજળી ઉત્પન્ન કરનાર એકમ કરો છો તે કાંતણ અનામત તરીકે ખૂબ ઉપયોગી થશે ધારો કે તમે લોડ કરી રહ્યા છો તે અચાનક વધી ગયો છે પરંતુ તમારી પાસે આ વસ્તુ પૂરતી નથી તમે જેને આ વસ્તુ માટે પૂરતી ક્ષમતા કહો છો તમારે તે ભાર તરત જ આપવો પડશે તેથી તે કિસ્સામાં તમારું ગેસ ટર્બાઇન અથવા હાઇડ્રો યુનિટ ખૂબ ખૂબ અસરકારક રહેશે કારણ કે તે ખૂબ જ ઝડપથી શક્તિ ઉત્પન્ન કરી શકે છે ત્યાં થર્મલ પાવર પ્લાન્ટ થર્મલ યુનિટ હશે તેની કેટલીક મર્યાદા છે પછી જો શક્ય બને તો હું તમને કહી શકું છું કે થર્મલ હાઇડ્રો જનરેટ પાવર જનરેટ ખૂબ જ ઝડપથી થાય છે મારો અર્થ એ નથીકે થર્મલ કેસ માટેસતતકડકનથીઅથવા હાઈડ્રો કેસ છે જે સતત છે તે ખૂબ જકડકપ્રકારનો છે પરંતુ હાઇડ્રો કેસ તે છે ખૂબ જ ઝડપથી શક્તિ પેદા કરી શકે છે તેથી જ ગેસ ટર્બાઇન અથવા હાઇડ્રો ટર્બાઇન્સ તેઓને સ્પિનિંગ રિઝર્વ તરીકે રાખવું જોઈએ આગળ છે તેથી આ સામાન્ય વિચારો છે કે જે એકબીજા સાથે જોડાયેલ પાવર સિસ્ટમના કેટલાક ફાયદાઓ છે છે આગળ તે લોડ લાક્ષણિકતાઓ છે તેથી લોડની સામાન્ય પ્રકૃતિ લોડ ફેક્ટર પછી માંગ પરિબળ પછી વિવિધતા પરિબળ પાવર ફેક્ટર અને ઉપયોગ પરિબળ દ્વારા વર્ગીકૃત થયેલ છે પછી કેટલાક વધુ પરિબળો છે જે તમે જોશો સામાન્ય રીતે ભારના પ્રકારોને નીચેની કેટેગરીમાં વહેંચી શકાય છે ત્યાં 4 વર્ગો છે ઘરેલું વ્યાપારી ઔદ્યોગિક અને કૃષિ તેથી ઘરેલું ભારણ આ તમે ઘરેલું ભારણ શું છે તે જાણતા હશો ઘરેલું ભાર મુખ્યત્વે લાઇટ્સ ચાહકો રેફ્રિજરેટર્સ એર કંડિશનર મિક્સર ગ્રાઇન્ડર્સ હીટર ઓવન નાના પમ્પિંગ મોટર્સ વગેરેનો સમાવેશ કરે છે આ ઘરેલું ભાર છે એ જ રીતે વ્યાપારી ભારણ મૂળભૂત રીતે દુકાનો પછી કચેરીઓ પછી જાહેરાતો વગેરે માટે લાઇટિંગ પંખા હીટિંગ પછી એર કન્ડીશનીંગ ફરીથી અને અન્ય ઘણા ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેનો ઉપયોગ માર્કેટ પ્લેસ રેસ્ટોરન્ટમાં થાય છે તેથી ઘરેલું ભાર પછી વ્યાપારી લોડ તેથી તેથી સામાન્ય રીતે ભારણ અને વિવિધ ભાર સ્થાનિક વ્યાપારી ઔદ્યોગિક કૃષિ તેમાં તમારી પાસે વિવિધ પ્રકારનાં લાક્ષણિકતાઓ છે તેથી આગળ આ વસ્તુ છે જે ઔદ્યોગિક લોડ કરે છે તેથી ઔદ્યોગિક લોડ્સ કે આ પાવર સિસ્ટમ વિશે વાત કરવાનો સમય મને લાગે છે કે મેં તમને કહ્યું હતું કે ઔદ્યોગિક મૂળભૂત રીતે તે ખૂબ જ ઉચ્ચ વોલ્ટેજ સ્તરે ખાસ કરીને મોટા ઉદ્યોગો પર શક્તિ લે છે તેથી ઔદ્યોગિક લોડ્સમાં નાના પાયે ઉદ્યોગો મધ્યમ ઉદ્યોગો મોટા પાયે ઉદ્યોગો ભારે ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો શામેલ છે આ છે આ ઔદ્યોગિક લોડ હેઠળ અનુસરે છે ત્યાં લોડ વળાંક વિવિધ હશે વ્યવસાયિક અલગ હશે પછી ઘરેલું અલગ હશે જો કૃષિ લોડ મૂળભૂત રીતે મોટર પમ્પ સેટ છે આ એકીકરણ હેતુઓ માટે કૃષિ લોડ કહે છે તેથી ત્યાં 4 વિવિધ પ્રકારનાં લોડ છે હવે આ પછી વિવિધ ઉપકરણોનો તે પાવર ફેક્ટર ઉદાહરણ તરીકે ઇન્ડક્શન મોટર્સ સામાન્ય રીતે 0 6 થી 0 85 HP મોટર્સ 0 5 થી 0 8 પછી ફ્લોરોસન્ટ લેમ્પ્સ 0 55 થી 0 90 પછી પંખા 0 જેમ તમે જુઓ છો કે કેટલાક ડેટા ઇન્ડક્ટન્ટ ઇન્ડક્શન ભઠ્ઠીઓ 0 7 થી 0 અને પછી આર્ક વેલ્ડર્સ 0 35 થી 0 5 એ તમારા માટેના પાવર પરિબળોની શ્રેણી છે તમારા વિવિધ ઉપકરણો વિદ્યુત ઉપકરણો તમે જાણો છો તેના પાવર ફેક્ટરને લગતા કેટલાક વિચારો કેટલાક તમારા ઉપકરણો આગળ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી શરતોની મૂળભૂત વ્યાખ્યા છે પ્રથમ આપણે તે કનેક્ટેડ લોડ વિશે વાત કરીશું આ સામાન્ય સમજ છે તમે અરજી કરી શકો છો કે કનેક્ટેડ લોડ શું હશે તેથી દરેક વિદ્યુત ઉપકરણમાં તેની ક્ષમતાનો રેટેડ હોય છે દરેક દરેક ઉપકરણ વિદ્યુત ઉપકરણો અથવા ઘટક જે તમે જાણો છો તેની પાસે તેની રેટેડ ક્ષમતા છે તમામ વીજ ઉપકરણોની કેટલીક અવિરત રેટિંગ્સ સપ્લાય સિસ્ટમથી જોડાયેલ છે તે કનેક્ટેડ લોડ તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે તમે તમારા ઘરનું ઉદાહરણ લો તમે વીજળી પંખા એસી અને બીજી વસ્તુ ગીઝર બીજી વસ્તુઓ જાણો છો તેથી જો તમે તેમની કુલ રેટેડ ક્ષમતા ઉમેરો છો તો તે તમારા ઘરનું કનેક્ટેડ લોડ હશે અધિકાર તેથી આ સામાન્ય રીતે કનેક્ટેડ લોડ તરીકે ઓળખાય છે પછી ઇન્સ્ટોલેશન અથવા સિસ્ટમની માંગણી કરો પ્રાપ્ત કરનારા ટર્મિનલ્સ પરનો ભાર છે સમયનાચોક્કસઅંતરાલથીસરેરાશ મારો અર્થ એ છે કે સિસ્ટમના ઇન્સ્ટોલેશનની માંગ એસમયનાચોક્કસઅંતરાલમાંસરેરાશ પ્રાપ્ત થતા ટર્મિનલ્સ પરનો ભાર છે તેનો અર્થ એ કે તમારી પાસે થોડો સમય વ્યાખ્યા છે અને દરકલાકે અને અડધા કલાકમાં જે કલાક કહે છે તેભાર લો તે પછી તમે તેને આપેલ સમયના સમયગાળા પર સરેરાશ બનાવો અહીં લોડ કિલોવોટમાં આપવામાં આવી શકે છે તે કિલોવોલ્ટ અથવા kV અથવા કિલોમપીર અથવા એમ્પીયર હોઈ શકે છે જે રીતે તમે વ્યાખ્યાયિત કરો છો પરંતુ સામાન્ય રીતે પાવર સિસ્ટમમાં આપણે કિલોવોટ અથવા કેવીએ વ્યાખ્યાયિત કરીશું પછી માંગ અંતરાલ તે સમયગાળો છે જેના ઉપર સરેરાશ લોડ ગણવામાં આવે છે માનો એક દિવસ માટે માની લો કે તમારી પાસે 24 કલાક છે તેથી દર કલાકે દરેક કલાક તમને લોડ કરે છે તો પછી જો તમે 24 કલાક સરેરાશ લોડની ગણતરી કરવાનો પ્રયાસ કરો તો જાણો તેથી કે તે સમયનો સમય છે 4 કલાકનો સમયગાળો એ માંગનો અંતરાલ છે જો તમારો અર્થ એ છે કે સમયનો સમયગાળો સરેરાશ લોડ ગણાય છે તમે જોશો ત્યારે અમે ઘણા ઉદાહરણો લઈશું તેથી જોડાયેલ લોડ માંગ અંતરાલ આગળ મહત્તમ માંગ છે ઇન્સ્ટોલેશનની આ મહત્તમ માંગ અથવા તે સમયની નિર્ધારિત સમયગાળા દરમિયાન થતી બધી માંગોમાંની સૌથી મોટી માંગ છે તેથી ચોક્કસ સમયગાળો ઉલ્લેખિત છે નિર્દિષ્ટ કરે છે અને પછી સ્થાપન મહત્તમ માંગ માગણીઓ જે સમયે તે ચોક્કસ સમયગાળા દરમિયાન સૌથી વધુ થયો છે તે છે ધારો કે તમારી પાસે તમારી પાસે એક કહેવત છે કે તમે આજની આ વસ્તુને મધ્યરાત્રિથી બીજી મધ્યરાત્રી સુધી લઈ જશો તેથી 24 24 કલાક દરમ્યાન તમે 24 કલાક જોશો કે સિસ્ટમની વિશિષ્ટ ઇન્સ્ટોલેશન માટે માંગ વધતી અને ઓછી થઈ રહી છે તેથી આ 24 કલાક તમે નોંધ લો કે મહત્તમ માંગ શું છે તેથી તેથી જ તે સમયના નિર્ધારિત સમયગાળા દરમિયાન તે મહત્તમ માંગ અધિકાર હશે પછી બીજી વસ્તુ એ બીજી પરિભાષા છે જેનો તેઓ ઉપયોગ કરે છે કે આકસ્મિક માંગ અથવા વૈવિધ્યસભર માંગ ખરું તે સંપૂર્ણ સમૂહના સમૂહની માંગ છે સમયના ચોક્કસ સમયગાળા પર કેટલાક અંબંધિત લોડ્સમાંથી તેથી તમારી પાસે એક અલગ સંયુક્ત જૂથ છે ફક્ત એકલ લોડ પર જ નહીં ઘણા હોઈ શકે છે અને કેટલાક ઔદ્યોગિક વાણિજ્યિક કૃષિ ઘરેલુ જુદા જૂથને કહે છે છે નિર્દિષ્ટ સમયગાળામાં અથવા તે એક સંપૂર્ણ સમયના સંયુક્ત જૂથની માંગ છે ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલાક અંશે અસંબંધિત લોડ તે ચોક્કસ સમયગાળા દરમિયાન વિવિધ માંગમાં વ્યક્તિગત માંગના ફાળોની મહત્તમ રકમ છે તેથી દરેક જગ્યાએ સમયનો અંતરાલ ઉલ્લેખિત છે છે તેથી તે તે છે કે તે વ્યક્તિગત માંગણીઓના યોગદાનની મહત્તમ રકમ છે ચોક્કસ સમય પર વૈવિધ્યસભર માંગ માટે દર કલાકે ધારો કે તમારી પાસે લોડનાં જૂથો છે દર કલાકે તમે તે લોડ ઉમેરી રહ્યા છો અને મહત્તમ રકમ શું છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો ચોક્કસ સમય અંતરાલ પર વૈવિધ્યસભર માંગની વ્યક્તિગત માંગ તેથી આને સંયોગની માંગ કહેવામાં આવે છે પછી અસંગત માંગ તે માંગને લાગુ કરવા માટેના અંતરાલ પર કોઈ નિયંત્રણો વિના ભારના જૂથની માંગણીઓનો સરવાળો છે તેથી તે કિસ્સામાં D અથવા તમે જેને કહો છો કે તમારું અંતરાલ એ અંતરાલનો કોઈ પ્રતિબંધ નથી તેથી તે ફક્ત ભારના સમૂહની માંગનો સરવાળો છે જે અંતરાલ પર કોઈ પ્રતિબંધ વિના માંગ લાગુ છે આને કેટલીક વખત અસંયાય માંગ કહે છે આગળ બીજું એક છે માંગ પરિબળ તે સિસ્ટમના કુલ કનેક્ટેડ લોડની સિસ્ટમની મહત્તમ માંગના ગુણોત્તર છે આમ માંગ પરિબળ વ્યાખ્યાયિત ડીએફ તરીકે આપવામાં આવે છે તેથી તે કુલ જોડાયેલ લોડ માટે સિસ્ટમની મહત્તમ માંગનું ગુણોત્તર છે તેથી માંગ પરિબળ મહત્તમ માંગ તરીકે કુલ કનેક્ટેડ લોડ દ્વારા વિભાજિત કરી શકાય છે તેથી આ કહે છે સમીકરણ 1 માંગ પરિબળ સામાન્ય રીતે 1 કરતા ઓછું કારણ કે હોય છે સામાન્ય રીતે જો મહત્તમ માંગ કુલ કનેક્ટેડ લોડની હોય તો તે તમે જ છો જેને તમે એકલ કરો અન્યથા સામાન્ય રીતે મહત્તમ માંગ એટલા માટે છે કે એક ઘરમાં તમારી પાસે બધા પ્રકાશ ચાહક દરેક વસ્તુ સ્વિચ કરે છે લાઇટ ફેન ટીવી રેફ્રિજરેટર ગીઝર છે બધું તમારા બધા સ્વિચિંગમાં નથી એક સમયે ચાલુ કરવા પર તેથી કુદરતી રીતે મહત્તમ લોડ કુલ કનેક્ટેડ લોડ કરતા ઓછું હોય છે સામાન્ય રીતે એક કરતા ઓછું તેથી માંગ પરિબળ કુલ કનેક્ટેડ લોડની એક સાથે કામગીરીનો સંકેત આપે છે આગળ યુટ્યુલાઇઝેશન ફેક્ટર યુટ્યુલાઇઝેશન ફેક્ટર છે તે સિસ્ટમની મહત્તમ રેશિયો ક્ષમતાનો ગુણોત્તર છે તેથી પાછળથી આ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તે સિસ્ટમની રેટેડ ક્ષમતા માટે સિસ્ટમની મહત્તમ માંગના ગુણોત્તર છે તેથી તમે યુ વ્યાખ્યાયિત કરેલા ઉપયોગીકરણ પરિબળ તરીકે આપી શકાય છે સિસ્ટમની મહત્તમ માંગ રેટેડ સિસ્ટમ ક્ષમતા દ્વારા વિભાજિત કરવામાં આવે છે તો આ સમીકરણ 2 છે અને આગળનું પ્લાન્ટ ફેક્ટર છે કેટલીકવાર આ પ્લાન્ટ ફેક્ટરને ક્ષમતા પરિબળ અથવા ઉપયોગ પરિબળ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ચોક્કસ સમયગાળા દરમિયાન ઉર્જાના કુલ વાસ્તવિક ઉર્જા ઉત્પાદનનો ગુણોત્તર છે જે ઉત્પન્ન કરવામાં આવતો હોત જો પ્લાન્ટ અથવા જનરેટિંગ યુનિટ મહત્તમ રેટિંગમાં સતત સંચાલિત થાય તો તેથી આ છોડના પરિબળ તરીકે ઓળખાય છે ક્ષમતા પરિબળ અથવા ઉપયોગ પરિબળ આ ઉત્પન્ન કરનાર સ્ટેશન માટે ખાસ છે આ પરિભાષાસાચી છે છે તેથી તે ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પન્ન થયેલ વાસ્તવિક ઉર્જાના ગુણોત્તર છે જેતમારા કહેવાને વાર્ષિક કહે છે વાર્ષિક કેટલી ઉર્જા જે ઉત્પન્ન કરવામાં આવી હતી જે પ્લાન્ટ અથવા જનરેટિંગ યુનિટ સંચાલિત હોત તો ઉત્પન્ન કરવામાં આવી હોત જો સતત મહત્તમ રેટિંગ પર ઉત્પન થઈ હોત આને પ્લાન્ટ ફેક્ટર અથવા ક્ષમતા પરિબળ અથવા ઉપયોગ પરિબળ કહેવામાં આવે છે